અગાઉના વ્યાખ્યાનમાં આપણે ભાગ એક ઇંડસ્ટ્રિયલ આઇઓટી માટેના બિઝનેશ મોડેલોbusiness મોડેલ્સ અને રેફ્રન્સ આર્કિટેક્ચર પરના આ મોડ્યુલનું રેફ્રન્સ આર્કિટેક્ચર આઇઆઇઆરએ ફ્રેમવર્ક જોયું જે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કન્સોર્ટિયમ આઇઆઇસીના ના ટેક્નોલોજી કાર્યકારી જૂથ દ્વારા સૂચવવામાં આવ્યું છે તેથી આ વિશિષ્ટ આઇઆઇઆરએ ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ડિફરન્સ આર્કિટેક્ચર માં વિવિધ સ્થાપત્ય ઘટકો છે જેમાંથી એક મૂળભૂત દૃષ્ટિકોણ છે વિશિષ્ટ ઉદ્યોગમાં આઈઆઈઑટી લાગુ કરવા માટે વિવિધ પ્રકારનાં દાખલાઓ કે જેનો ઉપયોગ કરી શકાય છે તે આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું તેથી આપણે આગળ વધીએ છીએ અને દૃષ્ટિકોણના જુદા જુદા પાસાઓ દૃષ્ટિકોણમાં આગળની તકનીકી થી અને દૃષ્ટિકોણના જુદા જુદા પ્રકારો થી જોઈશુકે જે જુદી જુદી ઇંડસ્ટ્રિયલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપનાવવામાં આવી શકે તેથી આપની પાસે જુદા જુદા દૃષ્ટિકોણો આઈઆઈઆરએ દૃષ્ટિકોણો કે જે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કોન્સોર્ટિયમ દ્વારા વિકસાવામાં આવલે જે વિવિધ પ્રકાર ના હોય શકે છે તેનું વિશ્લેષ્ણ કરવામાં મદદ કરે છે અમારી પાસે વ્યવસાયનો દૃષ્ટિકોણ વપરાશ દૃષ્ટિકોણ કાર્યાત્મક દૃષ્ટિકોણ અને અમલના દૃષ્ટિકોણ છે તેથી રીકેપ કરવાની જેમ આ દૃષ્ટિકોણ કંઈક છે જે વિવિધ વિચારોના સંગ્રહ જેવું છે અને આ વિચારોનો સંગ્રહ હોદ્દેદારો દ્વારા આવી રહ્યો છે આ દૃષ્ટિકોણ આવશ્યકપણે જુદા જુદા હિસ્સેદારો દ્વારા આવે છે તેથી આપણી પાસે વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે જે હિસ્સેદારો તરફથી આવી રહ્યો છે જેઓ તેમના ધંધાના પાસાઓ વિશે ચિંતિત છે વિવિધ હિસ્સેદારોના વપરાશના દ્રષ્ટિકોણથી ચિંતા શું છે જે વિચારોને અમલમાં મૂકવાની જરૂર છે તે જ કાર્યકારી દૃષ્ટિકોણ અને અમલના દૃષ્ટિકોણ માટે જાય છે તેથી આ હવે આર્કિટેક્ચરલી રીતે અહીં ચિત્રના રૂપમાં બતાવવામાં આવ્યું છે તેથી તમારી પાસે આપણી પાસે આ જુદા જુદા દ્રષ્ટિકોણ વ્યવસાયિક દ્રષ્ટિકોણ વપરાશ દૃષ્ટિકોણ કાર્યાત્મક દૃષ્ટિકોણ અને અમલીકરણ દ્રષ્ટિકોણ છે અને આ બધા દૃષ્ટિકોણ મૂળભૂત રીતે આ જુદા જુદા હોદ્દેદારો દ્વારા આવે છે આ વિચારોના આ દ્રષ્ટિકોણો સુધારેલા છે અને તે માન્ય છે અને છેવટે વિભાજન પછી આ વિવિધ વિચારોના અમલીકરણ અને જમાવટ માટે વધુ માર્ગદર્શિકા બનાવવામાં મદદ કરશે તેથી આ વિચારોને વિવિધ ક્ષેત્રોમાં આરોગ્ય સંભાળ ઉત્પાદન એનર્જિ ખાણકામ પરિવહન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જેવા નામ છે ત્યાં લાગુ કરી શકાયછે ચાલો આપણે આ દરેક દૃષ્ટિકોણ પર થોડી વધુ વિગતવાર જોઈએ તેથી આપણી પાસે સૌ પ્રથમ વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આપણે વ્યવસાયિક નિર્ણય ઉત્પાદકો વિશે વાત કરી રહ્યા છીએ અમારી પાસે વ્યવસાયિક નિર્ણય ઉત્પાદકો છે જેની પાસે ગ્રાહકની આવશ્યકતાઓમાં સુધારો ગ્રાહકની જરૂરિયાતોને પહોંચી વળવા ગ્રાહકોને સંતોષ આપવા અને વ્યવસાયિક નિર્ણયની દ્રષ્ટિએ ચોક્કસ દ્રષ્ટિ હોય છે અને તેમની પાસે અમુક મૂલ્યો હોય છે અને ઉત્પાદકો પણ કેટલાક મુખ્ય ઉદ્દેશો ધરાવે છે બીજી બાજુ આપણી પાસે આ સિસ્ટમ ઇજનેરો છે જેની પાસે ચોક્કસ ઉદ્દેશો છે અને તેમની પાસે કેટલીક મૂળભૂત ક્ષમતાઓ છે આ મુખ્ય ઉદ્દેશો ઉપરાંત મૂળભૂત ક્ષમતાઓ સાથે મળીને આઈઆઈઑટી સિસ્ટમની સિસ્ટમ આવશ્યકતાઓની સૂચિને ગોઠવવામાં મદદ કરશે અને આ સિસ્ટમ આવશ્યકતાઓને સાથે મળીને આ ઉદ્દેશ્ય સાથે સિસ્ટમ ની આવશ્યકતાને પણ મદદ કરશે આ ઉદ્દેશ ઉપયોગની પ્રવૃત્તિઓમાં પહોંચવામાં મદદ કરશે વ્યવસાયિક આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આ વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે તેથી આઇઆઇઓટી સિસ્ટમ ના પરિપ્રેક્ષ્યથી વ્યવસાયનો દૃષ્ટિકોણ એ વ્યવસાય મૂલ્ય અપેક્ષિત આરઓઆઈ જાળવણીની કિંમત અને ઉત્પાદન જવાબદારીથી સંબંધિત છે હોદેદારો ધંધાના દૃષ્ટિકોણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ધંધાનું સમર્થન કરવામાં હોદેદારો મુખ્ય ભૂમિકા ભજવે છે તેઓ ધંધાની દિશાને મજબૂત રીતે અસર કરે છે વિભાવનામાં અને આઇઆઇઓટી સિસ્ટમ્સ ના વિકાસમાં વિભાવનામાં પણ ચાલે છે વ્યવસાયના દૃષ્ટિકોણમાં વિઝન એટ્રિબ્યુટ એ સંસ્થાની દ્રષ્ટિનું વર્ણન કરે છે જ્યાં સંસ્થા ભવિષ્યમાં બનશે અને તે વ્યવસાયને દિશા પ્રદાન કરશે કે જે સંગઠન આગળ કામ કરશે વ્યવસાયના દૃષ્ટિકોણમાંના મૂલ્યો દ્રષ્ટિ સૂચવે છે હિસ્સેદારો દ્વારા માન્યતા આપવામાં આવે છે જેઑ દ્રષ્ટિની ગુણવત્તાને લગતા તર્ક અને તેથી વધુ પૂરી પાડવામાં ભંડોળમાં શામેલ કરે છે અને કેટલાક મુખ્ય ઉદ્દેશો છે કે આ મુખ્ય ઉદ્દેશો સમય મર્યાદા હોવા જોઈએ અને માપવા યોગ્ય હોવા જોઈએ અને તે સિસ્ટમ થી અપેક્ષિત ઉચ્ચ સ્તરના તકનીકી વ્યવસાય પરિણામ તરીકે દર્શાવવામાં આવે છે મૂળભૂત ક્ષમતાઓ ઉચ્ચ સ્તરની વિશિષ્ટતાઓ છે જે વ્યવસાયિક કાર્યોને પૂર્ણ કરવા માટે જરૂરી છે મુખ્ય ઉદ્દેશ મૂળભૂત ક્ષમતાઓની ઓળખ માટેનો આધાર છે મૂળભૂત ક્ષમતાઓનો અર્થ ક્ષમતાઓ છે જે પ્રકૃતિમાં મૂળભૂત છે જે અમુક મૂળભૂત મૂળ કાર્યો કરવા માટે સંગઠનની ક્ષમતાઓ છે તેથી તેઓ મૂળભૂત રીતે સ્વતંત્ર રીતે સ્પષ્ટ થયેલ છે હિસ્સેદારો ધ્યેયોથી મૂળભૂત ક્ષમતાઓ મેળવે છે જે કોઈ ચોક્કસ સિસ્ટમ માટે જરૂરી છે ચાલો હવે વ્યવસાયિક દ્રષ્ટિકોણ પછી વપરાશના દૃષ્ટિકોણ પર ધ્યાન આપીએ અને આપણે અહીં જોઈ શકીએ કે તે મૂળભૂત રીતે એજન્ટો ની વિભાવના દ્વારા માર્ગદર્શન આપે છે તેથી એજન્ટો મૂળભૂત રીતે નિયંત્રણ હોય છે એજન્ટો સિસ્ટમ નિયંત્રિત કરે છે સિસ્ટમ માં ચોક્કસ ભૂમિકાઓ હોય છે એજન્ટો મૂળભૂત રીતે સિસ્ટમ પર સિસ્ટમ પર ચોક્કસ ભૂમિકાઓ લેશે સિસ્ટમ ની ભૂમિકાઓ અને પ્રવૃત્તિઓ કાર્ય કાર્યોને નિર્ધારિત કરવામાં મદદ કરશે આ વિવિધ કાર્યોના કેટલાક કાર્યાત્મક ઘટકો અને અમલીકરણ ઘટકો છે તેથી વપરાશના દૃષ્ટિકોણ એ મુખ્ય ક્ષમતાઓ સાથે સંબંધિત છે જે વ્યવસાયના દૃષ્ટિકોણમાં અને કાર્યના વિવિધ એકમોને સંકલન કરતી પ્રવૃત્તિઓ સાથે ઓળખવામાં આવે છે તેથી કાર્ય વપરાશના દૃષ્ટિકોણના સંદર્ભમાં છે કાર્ય એ કાર્યનું મૂળ એકમ છે જે કોઈ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવે છે જે ચોક્કસ ભૂમિકા ધારે છે હવે આ કાર્ય ચલાવવું પડશે આ કાર્ય ચોક્કસ ભૂમિકાઓ દ્વારા ચલાવવામાં આવશે અને આ કાર્યોમાં કાર્યાત્મક નકશો અને અમલીકરણનો નકશો હશે આ કાર્યો મૂળભૂત રીતે તેમની કાર્યાત્મક નકશા અને અમલીકરણ નકશા ની ભૂમિકા ધરાવે છે કાર્યાત્મકકાર્ય નકશા મૂળભૂત રીતે કાર્ય નકશાના કાર્યાત્મક ઘટક વિશે વાત કરે છે અને અમલીકરણ નકશો તે કાર્યોના અમલીકરણ કાર્યોના કાર્યાત્મક ઘટકની અમલ ક્રિયાઓ ના અમલીકરણ નકશાની અમલ વિશે વાત કરે છે તેથી ભૂમિકા એ ક્ષમતાઓનો સમૂહ છે જે કોઈ એન્ટિટી અથવા સંસ્થા દ્વારા ધારણ કરવામાં આવે છે ભૂમિકાઓ શરૂ કરવામાં આવે છે અને ભૂમિકા મૂળભૂત રૂપે તે છે જે મૂળભૂત રીતે વિવિધ કાર્યોના અમલીકરણ માટે સિસ્ટમ સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે પ્રવૃત્તિ એ ચોક્કસ કાર્યોનું સંકલન છે જેનો ઉપયોગ સિસ્ટમ ની સારી રીતે વ્યાખ્યાયિત ઉપયોગની અનુભૂતિ માટે જરૂરી છે અને પ્રવૃત્તિઓ વારંવાર ચલાવવામાં આવે છે પ્રવૃત્તિઓ સિસ્ટમ એક્ઝેક્યુશન ને ટ્રિગર કરે છે વર્કફ્લો ને ટ્રિગર ટ્રિગર કરે છે એક્ઝેક્યુટ થવાથી વિવિધ અવરોધોને ટ્રિગર કરે છે અને એક્ઝેક્યુશન ના વિવિધ પ્રભાવોને આધારે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે ક્રિયાપ્રતિક્રિયા પણ પ્રવૃત્તિ દ્વારા લેવામાં આવે છે પ્રવૃત્તિના તત્વો ટ્રિગર વર્કફ્લો અસરો અને અવરોધ છે ટ્રિગર મૂળભૂત રીતે તે શરતો છે કે જેના હેઠળ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે છે વર્કફ્લો અનુક્રમિક સમાંતર શરતી પુનરાવર્તિત વગેરે હોઈ શકે છે તેથી વર્કફ્લો એ મૂળભૂત રીતે વિવિધ કાર્યોમાં વહેતું જુદા જુદા કાર્યોમાંનો વર્કફ્લો છે અસર એ પ્રવૃત્તિની સફળ સમાપ્તિ પછી આઈઆઈઑટી સિસ્ટમની અવસ્થા છે અને મૂળભૂત રીતે સિસ્ટમ લાક્ષણિકતાઓ વિશે વાત કરે છે જે અમલ દરમિયાન આરક્ષિત હોવી આવશ્યક છે આ આપણી પાસે કંટ્રોલ ડોમેન ઑપરેશન ડોમેન ઇન્ફોર્મેશન ડોમેન એપ્લિકેશન ડોમેન application ડોમેન અને બિજનેસ ડોમેન છે તેથી આ આ રીતે કાર્યશીલ દૃષ્ટિકોણ કાર્ય કરે છે અહીંનો મુખ્ય ઘટક એ ડોમેન ઘટક છે કંટ્રોલ ડોમેન ઘટક તેથી આ કંટ્રોલ ડોમેન ઘટક મૂળભૂત રીતે ચક્ર નિયંત્રણની સંભાળ રાખે છે કાર્ય અને સંદેશાવ્યવહાર મોકલે છે તેથી મૂળભૂત રીતે આ એક ચક્ર પણ છે જે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ માં ચાલે છે તેથી આ કંટ્રોલ ડોમેન અને તે આ ચોક્કસ ચક્રમાંની ભૂમિકા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ છે જે મૂળરૂપે કાર્યાત્મક દૃષ્ટિકોણ છે કંટ્રોલ ડોમેન એ ઇંડસ્ટ્રિયલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા કાર્યોના સેટ ને રજૂ કરે છે અને આ વિવિધ પ્રકારના સેન્સિંગ હોઈ શકે છે તેનો અર્થ એ કે સેન્સર નોડ્સ માંથી ડેટા વાંચવું એક્ચ્યુએશન લખવાનો ડેટા અને એક્ચ્યુએટર અને કમ્યુનિકેશન માં સંકેતોને નિયંત્રિત કરવો જે મૂળ રૂપે સેન્સર્સ એક્ટ્યુએટર્સ ગેટવે અને અન્ય એડ્જના ઉપકરણોને કનેક્ટ કરવાની વાત કરે છે તેથી કાર્યાત્મક દ્રષ્ટિકોણથી કેટલીક વિભાવનાઓ મહત્વપૂર્ણ પ્રગતિશાસ્ત્ર છે જે મૂળભૂત રીતે અધ્યયન પૂર્વસૂચન છે મૂળભૂત રીતે આઇઆઇઓટી સિસ્ટમ ના કેટલાક આગાહી વિશ્લેષણાત્મક એન્જિન ની ક્રિયા છે તો પછી આપણી પાસે ડાયગ્નોસ્ટિક્સ અને મોનિટરિંગ છે જે રીઅલ ટાઇમ મોનિટરિંગ માટે જવાબદાર છે અને તપાસને સક્ષમ કરે છે અને સમસ્યાઓ અને ઓપ્ટિમાઇજેશન ની ઘટનાની આગાહી કરે છે જે સંપત્તિની વિશ્વસનીયતા અને કામગીરીમાં સુધારો કરે છે અને ઉર્જા વપરાશ ઘટાડે છે પ્રાપ્યતામાં વધારો કરે છે અને આઉટપુટ સંપત્તિ અનુસાર તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી માહિતી ડોમેન વિવિધ ડોમેન્સ માંથી ડેટા એકઠા કરવા માટે જવાબદાર કાર્યોના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ડેટા ડેટા પ્રોસેસિંગ ની ગુણવત્તા સિંટેક્ટિક ટ્રાન્સફોર્મેશન સિમેન્ટીક ટ્રાન્સફોર્મેશન ડેટા પારસીસ્ટન્સ અને સ્ટોરેજ અને ડેટા ડિસ્ટ્રિબ્યૂશન નો સમાવેશ કરે છે ફંક્શનલ ડોમેન ફંક્શન ના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે જે વિવિધ ડોમેન્સમાંથી ડેટાને એકત્રીત કરવા ડેટામાં પરિવર્તન લાવવા સિસ્ટમમાં ડેટા ચાલુ રાખવા અને ડેટાને મોડેલિંગ અને વિશ્લેષણ કરવા માટે જવાબદાર છે એપ્લિકેશન ડોમેન ફંક્શન ના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે જે વિશિષ્ટ વ્યવસાયિક કાર્યોને સમજવા માટે એપ્લિકેશન તર્ક લાગુ કરે છે તેથી અહીં મૂળભૂત રીતે તમે તર્કશાસ્ત્ર અને નિયમો એપીઆઈ અને યુઆઈ વિશે વાત કરી રહ્યા છો વ્યવસાય ડોમેન એ કાર્યોના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે જે આઈઆઈઑટી સિસ્ટમ ના પરંપરાગત અથવા નવા પ્રકારનાં વ્યવસાયિક કાર્ય સાથે સંકલન કરીને અંતિમ કાર્યને સમાપ્ત કરવા માટે સક્ષમ કરે છે જેમાં મૂળભૂત રીતે સહાયક વ્યવસાય પ્રક્રિયાઓ અને પ્રક્રિયાકીય પ્રવૃત્તિઓ શામેલ છે અમલીકરણનો દૃષ્ટિકોણ આઈઆઈઑટી ના રચનાત્મક આર્કિટેક્ચર ની આઈઆઈઑટી સિસ્ટમ ની તકનીકી રજૂઆત સાથે સંબંધિત છે તે આંતરસંબંધની સ્ટ્રક્ચર ડિસ્ટ્રિબ્યૂશન ટોપોલોજી અને વિવિધ ઘટકોનો એકબીજા સાથે જોડાણ અને પ્રવૃત્તિઓના અમલીકરણનો નકશો જેમ કે વપરાશના દૃષ્ટિકોણથી વિધેયાત્મક ઘટકો સુધી માન્ય છે આ સાથે આપણે રેફરેન્સ આર્કિટેક્ચર પરના વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ જે આઇઆઇસી દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે તે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ડિફરન્સ આર્કિટેક્ચર આઇઆઇઆરએ છે આઇઆઇસીના ટેકનોલોજી વર્કિંગ ગ્રુપ દ્વારા સૂચિત આ મોડ્યુલમાં આપણે જુદા જુદા બિઝનેસ મોડલો ને જોયા છે વિવિધ પ્રકારનાં વ્યવસાયિક મોડેલો જે આઇઓઓટી અપનાવવાની તરફ અને તેથી વધુ રૂપાંતર તરફ અપનાવવા માટે અપનાવવામાં આવી શકે છે અને પછી અમે આ વિવિધ દાખલાઓ કેટલાક આર્કિટેક્ચરલ દાખલાઓ જોયા છે આ વ્યવસાયિક આવશ્યકતાઓને તકનીકી ધોરણે અમલમાં મૂકવા માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય દાખલાઓ આઇઆઇઓટી આવશ્યકતાઓ અને અપેક્ષાઓને સંતોષવા માટે વ્યવસાયમાં પરિવર્તન લાવવા માટે છે તેથી આ આ સંદર્ભો છે જો તમને રુચિ હોય તો તમે તેમાંથી પસાર થઈ શકો છો ખાસ કરીને આ પુસ્તકો મહત્વપૂર્ણ છે આ સાહિત્ય આ તમને આઈઆઈઑટી ના સંદર્ભમાં વ્યવસાય આર્કિટેક્ચર વિશે વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે તેથી આની સાથે આપણે સમાપ્ત કરીએ છીએ